સિક્યોર સિસ્ટમ એન્જિનિયરિંગના અભ્યાસક્રમના આ લેક્ચરમાં તમારું સ્વાગત છે પહેલાનાં વ્યાખ્યાનમાં આપણે માઇક્રોઆર્કિટેક્ચર એટેકની વિગતો જોય અને આપણે કેશ ક્વર્ટ ચેનલો જોયું કેશ ક્વર્ટ ચેનલો વિશેનું પાસું એ છે કે આપણી પાસે 2 પ્રોસેસ છે પ્રોસેસ A અને પ્રોસેસ B અને બંને સમાન કેશ મેમરી શેર કરી રહી છે અને આ રીતે પ્રોસેસ A અને પ્રોસેસ B એકબીજા સાથે જોડાયેલ છે જેથી ઑપરેટિંગ સિસ્ટમ તેમજ માઇક્રોપ્રોસેસર દ્વારા આપવામાં આવતી તમામ સુરક્ષા હોવા છતાં એક પ્રોસેસ માંથી ડેટા અને માહિતી બીજી પ્રોસેસ માં પ્રસારિત થાય છે હવે ક્વર્ટ ચેનલો દ્વારા આ સંદેશાવ્યવહાર શેરડ કેશ મેમરી જે પ્રોસેસ A અને પ્રોસેસ B વચ્ચે હોય છે તેને કારણે છે આ વ્યાખ્યાનમાં આપણે ફ્લશ રીલોડ તરીકે ઓળખાતા કેશ ટાઇમિંગ એટેકના બીજા પ્રકારને જોઈશું આ પ્રકારના એટેક માટે લક્ષ્ય એપ્લિકેશન જેમ કે ક્રિપ્ટોગ્રાફિક અલ્ગોરિધમ્સ તેનો ઉપયોગ કેશ મેમરી દ્વારા સીક્રેટ કી અથવા ક્રિપ્ટોગ્રાફિક અલ્ગોરિધમ વિશેની સીક્રેટ માહિતી ચોરી કરવા માટે કરવામાં આવે છે ફ્લશ અને રીલોડ ના એટેક ને સમજવા માટે આપણે પહેલા કોપી ઓન રાઇટ સમજવાની જરૂર છે આ આપણને ફરીથી ઑપરેટિંગ સિસ્ટમ પર લઈ જશે જ્યાં આપણે ફોર્ક સિસ્ટમ કોલના એક્ઝેક્યુશન પર નજર કરીશું લાક્ષણિક ફોર્ક સિસ્ટમ કોલ આના જેવું કંઈક દેખાતું હોય જે તમને ખબર હશે ફોર્ક સિસ્ટમ કોલ જે યુઝર પ્રોસેસ દ્વારા ઉપયોગ કરવામાં આવે છે તે ઓપરેટિંગ સિસ્ટમ ને વિનંતી કરશે અને પછી ઓપરેટિંગ સિસ્ટમ એક ચાઇલ્ડ પ્રોસેસની રચના કરશે હવે જ્યારે ફોર્ક સિસ્ટમ કોલ રિટર્ન થાય છે ત્યારે તે બે મૂલ્યો સાથે પાછી આવે છે પેરેંટ પ્રોસેસ માં ફોર્ક ચાઇલ્ડ પ્રોસેસ ના PID સાથે પાછા આવશે જ્યારે ચાઇલ્ડ પ્રોસેસ માં ફોર્ક 0 ના મૂલ્ય સાથે પાછા આવશે આ કોડમાં if ભાગ પેરેંટમાટે અહીં અમલમાં આવશે જ્યારે ચાઇલ્ડ પ્રોસેસ જે હમણાં જ બનાવવામાં આવી છે તે અહીં else ચલાવશે હવે ફ્લશ અને રીલોડ કરવાના સંદર્ભમાં આપણે માટે મહત્વપૂર્ણ એ છે કે ઑપરેટિંગ સિસ્ટમ માં શું થાય છે જ્યારે પણ ફોર્ક સિસ્ટમ કોલ ચલાવવામાં આવે છે ત્યારે ઓએસ પેરેન્ટ પ્રોસેસ ની પેજ ડિરેક્ટરી અને પેજ ટેબલ ની નકલ કરશે તો આપણે જે મેળવશું તે આના જેવું કંઈક દેખાશે જેથી આપણી પાસે પેરેંટ પેજ ડિરેક્ટરી અને પેજ ટેબલ અને તેનું ક્લોન ચાઇલ્ડ પેજ ડિરેક્ટરી અને પેજ ટેબલ હશે પેરેંટ પ્રોસેસ અને ચાઇલ્ડ પ્રોસેસ માટેના વર્ચ્યુઅલ સરનામાંઓ ખૂબ સમાન રીતે મેપ થઈ જશે આ રેમમાં હાજર ફિજિકલ મેમરી છે અને આપણે અહીં જે જોઈએ છીએ તે છે કે પેરેંટ અને ચાઇલ્ડના પેજ ટેબલ ફિજિકલ મેમરીમાં સમાન જગ્યા પર મૅપ થયેલ છે જ્યારે ફોર્ક સિસ્ટમ કોલ રિટર્ન કરે છે ત્યારે આપણી પાસે ચાઇલ્ડ પ્રોસેસ હોય છે જે પેરેંટ પ્રોસેસ ની બરાબર નકલ છે પેરેંટ અને ચાઇલ્ડ વચ્ચેના રેમમાં આ પેજ ત્યાં સુધી શેર કરવાનું ચાલુ રાખે છે જ્યાં સુધી પેરેંટ અથવા ચાઇલ્ડ કોઈ ચોક્કસ ડેટાને બદલે નહીં જ્યારે આવું થાય છે પછી ઑપરેટિંગ સિસ્ટમ ફરીથી બોલાવવામાં આવે છે અને એક નવું પેજ બનાવવામાં આવે છે ઉદાહરણ તરીકે ચાલો કહીએ કે આપણી પાસે એક વેરિએબલછે જે પેરેંટ અને ચાઇલ્ડ પ્રોસેસ વચ્ચે વહેંચાયેલ છે અને ચાલો કહીએ કે ચાઇલ્ડ બનાવ્યા પછી ચાઇલ્ડ પ્રોસેસ તે ચોક્કસ ડેટાને બદલે છે જ્યારે તે સૂચના અમલમાં આવે ત્યારે તેના પરિણામે ઑપરેટિંગ સિસ્ટમ માં ફોલ્ટ સર્જાય છે અને તે બદલાયેલા ડેટાને અનુરૂપ નવું પેજ ફિજિકલ મેમરીમાં ચાઇલ્ડ પ્રોસેસ ને ફાળવશે આમાંથી જે ફાયદો મળ્યો છે તે છે કે પેરેંટ અને ચાઇલ્ડ વચ્ચેનો મોટો ભાગ વહેંચાય છે ઉદાહરણ તરીકે જો આપણે ધ્યાનમાં લઈએ કે G જેવી ખૂબ સામાન્ય લાઇબ્રેરી લઈએ જે સામાન્ય C ફંકશન જેમ કે printf અને scanf માટે વપરાય છે આ કોપી અને રાઇટ ને લીધે કે જેનો ઉપયોગ લગભગ બધી સિસ્ટમ કરે છે તેના કારણે તે સિસ્ટમ ની દરેક પ્રોસેસ માં સમાન printf અને scanf જે RAMમાં હાજર છે તેનો ઉપયોગ થશે તે એવું નહીં કરે કે દરેક પ્રોસેસ માં printfની એક અલગ કોપી RAM માં હશે આનો ફાયદો એ છે કે RAMનો મોટો ભાગ બચાવવામાં આવે છે હવે આપણે પ્રોસેસ ટ્રી તરીકે ઓળખાતી કંઈક વસ્તુ પર ધ્યાન આપીશું જે મોટાભાગના આધુનિક ઑપરેટિંગ સિસ્ટમ માટે એક સામાન્ય મોડેલ છે આપણે જાણીએ છીએ કે 1st સિવાય ઑપરેટિંગફોર્ક સિસ્ટમ ની બધી પ્રોસેસ ફોર્ક ઉપયોગ કરીને બનાવવામાં આવે છે પ્રત્યેક લાક્ષણિક પ્રણાલીમાં પ્રોસેસ 1 ને init તરીકે ઓળખવામાં આવે છે અને આ વિશિષ્ટ પ્રોસેસ ઑપરેટિંગ સિસ્ટમ દ્વારા બનાવવામાં આવી છે અહીંથી આ પ્રોસેસ પછી ફોર્ક વિવિધ ચાઇલ્ડ પ્રોસેસ અને આ રીતે એક સંપૂર્ણ પ્રોસેસ ટ્રી બનાવે છે આપણે જાણીએ છીએ કે જો આ પ્રોસેસ છે તો આ તે પ્રોસેસ નો પેરેંટ છે આ 2nd પ્રોસેસ છે અને આ તેની પેરેંટ છે તેથી દરેક પ્રોસેસ init પ્રોસેસ પર પાછી જશે હવે કોપી ઓન રાઇટના પરિણામ રૂપે લાઇબ્રેરી કોડ ફિજિકલ મેમરીમાં શેર કરવામાં આવે છે ઉદાહરણ તરીકે જો આપણી પાસે અહીં બે પ્રોસેસ છે આ જાંબલી પ્રોસેસ અને લીલી પ્રોસેસ અહીં છે અને આપણે તે સરખી જ લાઇબ્રેરી ફંક્શન નો ઉપયોગ કરે છે જે આ કિસ્સામાં SSL એન્ક્રિપ્શન છે આખરે આ 2 પ્રોસેસ જુદી જુદી વર્ચ્યુઅલ મેમરી જગ્યાઓ પર હોવા છતાં આખરે જ્યારે તેઓ ફિજિકલ મેમરીમાં મેપ થાય છે ત્યારે તેઓ આખરે આ SSL એન્ક્રિપ્શનની સમાન નકલનો ઉપયોગ કરશે જે રેમમાં સંગ્રહિત છે તો ચાલો જોઈએ કે આપણી પાસે આ 2 પ્રોસેસ કેવી રીતે છે બંને SSL એન્ક્રિપ્શન ચલાવી રહી છે હવે આપણે જોશું કે જ્યારે આ 2 પ્રોસેસ સમાન છેલ્લા સ્તરની કેશ મેમરી અથવા LLC કેશ મેમરી શેર કરે છે ત્યારે શું થાય છે આપણે જે આર્કિટેક્ચર જોઇયે છીએ તે આવું કંઈક છે આપણે કોર બનાવવા પડશે કોર 1 અને કોર 2 પ્રોસેસ1 કોર 1 માં એક્ઝેક્યુટ થાય છે અને પ્રોસેસ 2 કોર 2 માં એક્ઝેક્યુટ કરવામાં આવી છે અને જેમ આપણે પહેલા ચર્ચા કરી છે આ બંને પ્રોસેસ સમાન SSL એન્ક્રિપ્શન ચલાવે છે તે પણ આપણે ધારીએ છીએ કે કોર 1 અને કોર બંને 2 સમાન છેલ્લા સ્તરના કેશ ને શેર કરે છે આ કેશ મેમરી કેવી દેખાય છે તેનું એક આ એક ચિત્ર છે હવે જ્યારે પ્રોસેસ 1 લીલી પ્રોસેસ SSLએન્ક્રિપ્શનને એક્ઝેક્યુટ કરે છે કારણ કે આપણે જાણીએ છીએ કે ત્યાં અમુક કેશ મિસ હશે અને પરિણામે આ SSL એન્ક્રિપ્શનને અનુરૂપ સૂચના અને ડેટાના ભાગો ને કેશ મેમરીમાં લોડ કરવામાં આવે છે 1st પ્રોસેસ માં આપણે મોટી સંખ્યામાં કેશ મિસ કરીશું અને તે પછી કેશમાં SSL એન્ક્રિપ્શનના ઘણા પાસા હશે 1ST અમલ કે જે આ ઉદાહરણમાં પ્રોસેસ એક અનુલક્ષે છે તે મોટી સંખ્યામાં ગેરહાજર કેશ ને કારણે ખુબ જ ધીમી હશે હવે ચાલો જોઈએ કે જ્યારે 2nd પ્રોસેસ સમાન ફંકશન ચલાવે ત્યારે શું થશે જ્યારે આ પ્રોસેસ અમલમાં મુકાય છે ત્યારે નોંધ લેશો કે ડેટા છેલ્લા સ્તરના કેશમાં પહેલેથી જ હાજર છે નોંધ લો કે પ્રોસેસ 1 દ્વારા અગાઉના એક્ઝિક્યુશનને કારણે સૂચનાઓ પહેલાથી જ છેલ્લા સ્તરના કેશમાં હાજર છે 2nd જ્યારે SSL એન્ક્રિપ્શન એક્ઝેક્યુટ કરે ત્યારે પ્રોસેસ માં ઘણા કેશ હિટ મળે છે આમ2nd પ્રોસેસ માટે એક્ઝેક્યુશનનો સમય બંને ના કાર્ય બરાબર સરખા હોવા છતાં 1 માટેના એક્ઝેક્યુશન સમય કરતાં નોંધપાત્ર ઓછો હશે આ સાથે આપણે જોયું કે કેવી રીતે એક પ્રોસેસ બીજી પ્રોસેસ ના એક્ઝેક્યુશન ના સમયને પ્રભાવિત કરી શકે છે હવે આપણે થોડી વધુ વિગતવાર જોશું અને આપણે જોશું કે કેવી રીતે એક પ્રોસેસ બીજી પ્રોસેસ માંથી સીક્રેટ માહિતીને લીક કરી શકે છે હવે આપણે કહીએ કે આપણી પાસે SSL એન્ક્રિપ્શન છે અને તે SSL એન્ક્રિપ્શનમાં એક ફંકશન આના જેવું લાગે છે આ ફંક્શન એક્સ્પોનંટ તરીકે ઓળખાય છે તે 3 વેલ્યુ લે છે બી ઇ અને એમ અને આ RAC એન્ક્રિપ્શન જેવા પબ્લિક કી સાઇફર્સ માં ખૂબ સામાન્ય છે આ RAC એન્ક્રિપ્શનમાં આ બીજી આર્ગુમેંટ સીક્રેટ છે આપણે જોઈએ છીએ કે ઇ મૂલ્યનો ઉપયોગ અહીં કરવામાં આવ્યો છે આવશ્યકપણે ei ઇ એ e માં ith બીટ હાજર હોવાનો સંકેત આપે છે આ વિશિષ્ટ ફંકશનમાં શું કરવામાં આવે છે તે છે કે ઇમાં મોસ્ટ સિગ્નિફીકન્ટ બીટ થી 0 સુધી for લૂપ ચલાવામાં આવે છે અને લૂપ માટેના આ દરેક પુનરાવર્તનમાં તે નક્કી કરવા માટે એક શરત તપાસ છે કે ઇ નો i મો બીટ 1 અથવા 0 છે જો બીટbit i 1 છે તો આપણે ગુણાકાર અને પછી મોડ્યુલર ઘટાડા કરીએ છીએ જો આઇથ બીટ 0 હોય તો 8 અને 9 માં એ બે પગલાં અવગણવામાં આવે છે હવે આપણે જોઈશું કે બીજી પ્રોસેસ જે સમાન છેલ્લા સ્તરની કેશ શેર કરે છે તે ઉપરોક્ત ગુપ્ત E i ની એક બીટ માહિતી લેવા માટે ફ્લશ રીલોડ એટેકનો ઉપયોગ કેવી રીતે કરી શકે છે તો આપણા માટે જે મહત્ત્વનું છે તે છે X 86 સપોર્ટ કરેલી સૂચના જે CLFLUSH તરીકે ઓળખાય છે આ CLFLUSHસૂચના ઇનપુટ તરીકે એક સરનામું લે છે અને તે સિસ્ટમ માં હાજર તમામ કેશમાંથી તે ચોક્કસ સરનામાંને ફ્લશ કરે છે ઉદાહરણ તરીકે તમે CLFLUSH ચલાવો અને લાઇન 8 નું સરનામું પ્રદાન કરો છો અને અહીંથી જે બાંહેધરી આપવામાં આવશે તે છે કે આ કોડમાં લાઇન 8 ને લગતા બધા ડેટા સિસ્ટમ માં હાજર તમામ કેશમાંથી ફ્લશ કરવામાં આવશે ફ્લશ અને રીલોડ એટેક નીચે મુજબ કાર્ય કરે છે આ અટેકના 2 તબક્કા છે ફ્લશ તબક્કો અને તે પછી રીલોડ તબક્કો છે ફ્લશ તબક્કા દરમિયાન એટેકર આની જેમ લાઇન ચલાવે છે ફ્લશ તબક્કા દરમ્યાન એટેકર આવી સૂચના ચલાવે છે અને સુનિશ્ચિત કરે છે કે લાઇન 8 ને અનુરૂપ સૂચનો કેશ માંથી ફ્લશ થાય છે રીલોડ તબક્કા દરમિયાન એટેકર લાઇન 8 માં હાજર સૂચનાઓને એક્સેસ કરશે અને આ સૂચનાઓ પછીથી કેશ મેમરીમાં રીલોડ કરવામાં આવશે આમ શું થઈ રહ્યું છે તે છે કે એટેકર 2 સ્થિતિઓ વચ્ચે સતત ટોગલ કરી રહ્યો છે ફ્લશ મોડ જ્યાં આ CLFLUSH એક્ઝેક્યુટ થાય છે અને ડેટા કેશની બહાર ખસેડવામાં આવે છે તે પછી થોડો સમય રાહ જોયા પછી રીલોડ મોડ જ્યાં તાજેતરમાં ફ્લશ ડેટા ને એક્સેસ કરવામાં આવે છે જેથી તે ફરીથી કેશમાં રીલોડ કરવામાં આવે અને બીજા પગલા કે જ્યારે ડેટા કેશમાં રીલોડ કરવામાં આવે છે ત્યારે એટેકર તે ચોક્કસ સૂચનાને અમલમાં મૂકવા માટે લેવાયેલા સમયને પણ માપે છે નોંધો કે જો ત્યાં કેશ મિસ છે તો એક્ઝેક્યુશનનો સમય ઉંચો હશે બીજી તરફ જો કેશ હિટ થાય છે તો રીલોડ તબક્કા દરમિયાન એક્ઝેક્યુશનનો સમય ઘણો ઓછો હશે જ્યારે આ એટેકર ફ્લશ અને ફરીથી લોડના આ 2 પગલાંઓ વચ્ચે ટોગલ કરતો રહે છે ત્યારે સમયની સાથે શું થાય છે તે જોશું અહીંનો લાલ ભાગ રીલોડ પગલું બતાવે છે અને અહીંનો વાદળી ભાગ ફ્લશ સ્ટેપનો સમય બતાવે છે અહીં ઉદાહરણ તરીકે ત્યાં એક ફ્લશ છે અને એટેકર લાઇન 8 ને અનુરૂપ સૂચનોને ફ્લશ કરવા માટે CLFLUSH નો ઉપયોગ કરે છે તે થોડા સમય માટે રાહ જુએ છે અને તે પછી રીલોડ પગલું શરૂ કરે છે અને આપણે અપેક્ષા કરીશું કે લાઇન 8 ને અનુરૂપ સૂચનો કેશમાંથી ફ્લશ થઈ ગયા છે આપણે કેશ મિસ મેળવીશું અને રીલોડ કરવા માટે એક્ઝેક્યુશનનો સમય નોંધપાત્ર રીતે મોટો હશે ચાલો હવે માની લઈએ કે ફ્લશ અને રીલોડ તબક્કાઓમાંથી એક દરમિયાન ત્યાં એક વિકટીમ છે જે એક્ઝેક્યુટ થયું છે અને વિકટીમએ આ for લૂપ માટે અને E I નું મૂલ્ય 1 કર્યું છે પરિણામે લાઇન 8 ને લાઇન 9 ને અનુરૂપ પરિણામ કેશ મિસ પર પરિણમશે હવે એટેકર ના રીલોડ તબક્કાને ધ્યાનમાં લો કારણ કે રીલોડ તબક્કા દરમિયાન એટેકર કેશ માં લાઇન 8 ને અનુરૂપ સૂચનાઓ હાજર છે આ રીલોડ તબક્કા દરમિયાન એક્ઝેક્યુશનનો સમય નોંધપાત્ર ટૂંકો હશે આમ એટેકર એ અનુમાન કરવામાં સક્ષમ હશે કે 1 પ્રોસેસ માં લાઇન 8 ને અનુરૂપ સૂચનાઓ અમલ કરી છે અને પરિણામે તે અનુમાન કરી શકે છે કે E Ith બીટ 1 છે બીજી ઘણી શક્યતાઓ છે જે નીચેની ફિગરમાં દર્શાવવામાં આવી છે ઉદાહરણ તરીકે એટેકર ના ફરીથી લોડનો તબક્કો થાય છે અથવા થોડો સમય પહેલા ત્યારે બહિષ્કાર થઈ શકે છે અથવા રીલોડ તબક્કો ચલાવે તે પહેલા વિકટીમ દ્વારા બહુવિધ એક્સેસ થઈ શકે છે હવે આ સ્લાઇડથી અગત્યનું ધ્યાન રાખવું એ હકીકત છે કે રીલોડના એક્ઝેક્યુશન સમયની દેખરેખ રાખીને એટેકર વિકટીમ પ્રોસેસ દ્વારા ચોક્કસ સૂચનાઓ ચલાવવામાં આવી હતી કે નહીં તે ઓળખી શકશે અને આ ખાસ માહિતીમાંથી તે પછી એટેકર તે વિકટીમ પ્રોસેસ વિશેની સીક્રેટ માહિતીનો અંદાજ કાઢવામાં સમર્થ હશે અહીં ઉપર ઉદાહરણ તરીકે જો આ સૂચનાઓ અમલમાં મુકાય છે તો એટેકર એ E i બીટ માટે 1 નું મૂલ્ય નક્કી કરશે જો આ સૂચનાઓ અમલ કરવામાં આવી નથી તો એટેકર E i બીટ નો અંદાજ 0 લગાવે છે આ સ્લાઇડ રીલોડ કરવાના સમયને વિક્તિમ એક્ઝેક્યુટિંગ તરીકે બતાવે છે આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે જ્યારે ત્યાં કેશ હિટ હોય ત્યારે કેશ મિસ કરતાં નોંધપાત્ર તફાવત હોય છે જે અહીં હોય ત્યારે આ વિસ્તારોને અનુરૂપ હોય છે આમાંથી એટેકર અનુમાન લગાવી શકે છે કે વિક્તિમ પ્રોસેસ દ્વારા ખરેખર કઈ સૂચનાઓ અમલમાં મૂકવામાં આવી હતી આપણે આ ફ્લશ અને રીલોડ હુમલાનો કેવી રીતે સામનો કરીશું આવા એટેકને અટકાવવાનો સૌથી સ્પષ્ટ રસ્તો એ છે કે કોપી એન્ડ રાઇટ નો સિધ્ધાંત જે મોટાભાગની ઑપરેટિંગ સિસ્ટમ દ્વારા અમલમાં મૂકવામાં આવે છે તે ન વાપરો આ સુરક્ષા નબળાઈઓ હોવા છતાં કોપી એન્ડ રાઇટ સિસ્ટમ માં હાજર RAMનો અસરકારક ઉપયોગ કરવાની રીત છે જો કે તાજેતરમાં જ ક્લાઉડ પ્રદાતાઓએ એક વર્ચ્યુઅલ મશીનથી બીજા વર્ચ્યુઅલ મશીન પર કોપી એન્ડ રાઇટ ને અટકાવી છે આ ચોક્કસ હુમલાને અટકાવવાનો બીજો રસ્તો CLFLUSH ની સૂચનાને ફરીથી ડિઝાઇન કરવી અને તેને વિશેષાધિકાર સૂચના બનાવવી તે છે તેથી લાક્ષણિક એપ્લિકેશન CLFLUSH જેવા ફંક્શન નો ઉપયોગ કરી શકે નહીં આવી સૂચના સામાન્ય રીતે મેમરી કનસિસ્ટનસી પ્રાપ્ત કરવા માટે વપરાય છે અને જે ઘણી એપ્લિકેશનો દ્વારા સામાન્ય રીતે જરૂરી નથી ઉદાહરણ તરીકે એક શક્યતા એ છે કે CLFLUSHને વિશેષાધિકૃત સૂચના બનાવવી અને ફક્ત સુપર યુઝર્સ અથવા રૂટ યુઝર્સ CLFLUSHની માંગણી કરી શકશે બીજો વિકલ્પ CLFLUSHને ફક્ત સિસ્ટમ કોલ દ્વારા એક્સેસિબલ બનાવવાનો છે ત્રીજો વિકલ્પ જે હવે ઇન્ટેલ દ્વારા અપનાવવામાં આવ્યું છે અને હંમેશા AMD દ્વારા અનુસરવામાં આવ્યું છે તે તેવી કેશ બનાવવાનું છે જે બિન ઇનક્લુસિવ છે આપણે આ બાબતોમાં આગળ નહીં જઈએ આધુનિક ઇન્ટેલ મશીન ખાસ કરીને ઇન્ટેલ આઈ 9 થી બિન ઇનક્લુસિવ કેશ છે જે ફ્લશ અને રીલોડના એટેક ને અટકાવી શકે છે અન્ય સોલ્યુશન્સ સિસ્ટમ માં હાજર ફજિંગ ક્લોક દ્વારા આપવામાં છે આવી યોજનાઓમાં ઉપયોગમાં લેવામાં આવતી લાક્ષણિક ફજિંગ ક્લોક RDTSC ટાઇમસ્ટેમ્પ કાઉન્ટર છે ફજિંગ ક્લોક ને કારણે એટેકર ચોક્કસ સમય માપન કરી શકશે નહીં બીજો વિકલ્પ સોફ્ટવેર ડાયવર્સિફિકેશન છે જ્યાં તમે મેમરીમાંના ઑબ્જેક્ટ્સના સ્થળોને બદલે રાખો છો જેથી હિટ અને મિસિનું નિરીક્ષણ કરીને અથવા હિટ અને મિસિ મેળવીને એટેકર સરળતાથી તે સ્થાન ઓળખી શકશે નહીં કે જ્યાં સૂચના ખરેખર ચલાવવામાં આવી હતી આભાર